બરાબર તેથી આપણે એન્ટેના ના મોડેલિંગ ની આપણી ચર્ચા ચાલુ રાખીશું અને અંતે આપણે તે ભાગ પર આવીએ છીએ જ્યાં આપણે કોમ્પ્યુટેશનલ ઇલેક્ટ્રોમેગ્નેટિકસ નો યોગ્ય ઉપયોગ કરી શકીએ છીએ તેથી આપણે અગાઉ જે કહ્યું તે એ હતું કે વાસ્તવિક પરિસ્થિતિમાં કલ્પના કરો કે તમે એન્ટેના જાણો છો હું તેની સાથે કેટલાક વોલ્ટેજ સ્ત્રોતને કનેક્ટ કરું છું કેટલાક RF સ્ત્રોત હું કેટલીક માહિતી પ્રસારિત કરવા માંગુ છું આપણે કહ્યું કે મુશ્કેલી એ છે કે આપણે સામાન્ય રીતે જાણતા નથી કે વાયર ની લંબાઈ સાથે કરંટ કેવી રીતે વિતરિત થાય છે મારો મતલબ હું જાણું છું કે કનેક્ટેડ બિંદુ પર કરંટ માં વોલ્ટેજ શું છે પરંતુ સમગ્ર લંબાઈમાં મને ખબર નથી કે સ્પેસ ના ફંક્શન તરીકે J શું છે તેથી હું A ની ગણતરી કેવી રીતે કરી શકું હું H ની ગણતરી કેવી રીતે કરી શકું હું E ની ગણતરી કેવી રીતે કરી શકું તેથી આપણે શું કરીશું કે કરંટ શું છે અને અલબત્ત શું છે તે જાણવા માટે આપણે CEM સિદ્ધાંતનો ઉપયોગ કરીશું શરતો ઠીક છે તે એક વસ્તુ છે જે હંમેશા પ્રકૃતિમાં વસ્તુઓને ઠીક કરે છે યોગ્ય સીમાની પરિસ્થિતિઓ દબાણ કરશે ઉદાહરણ તરીકે ટેન્જેન્શિયલ ફીલ્ડ્સ ને સાચવવા કંડક્ટર પર શૂન્ય હોવાના ફીલ્ડ્સ અને તેથી વધુ હવે હું તમને જણાવું કે વાસ્તવિક એન્ટેના નું મોડેલિંગ ખૂબ જટિલ છે તેથી આને કોમ્પ્યુટેશનલી ફરીથી કેવી રીતે કરવું તેનું પ્રથમ નિદર્શન આપવા માટે આપણે સરળ ધારણાઓ બનાવીશું તેથી એક સરળ ધારણા એ હશે કે આપણે આપણા કરંટ સ્ત્રોતને z અક્ષ સાથે લઈશું પરંતુ ખૂબ જ પાતળા વાયર ને ખૂબ પાતળો બનાવી દેશે તો અહી ત્રિજ્યા a સાથે પાતળા વાયર છે બરાબર પછીથી આપણે તેને કેવી રીતે મોટું બનાવવું તેની પ્રશંસા કરી શકીએ છીએ પરંતુ તમે જોશો કે તે પણ બનાવે છે મારો મતલબ છે કે આ ત્રિજ્યાને પાતળી રાખવી એ પોતે એક પડકારરૂપ સમસ્યા છે તેથી એકમાત્ર વસ્તુ એ છે કે આપણે તેને લેમ્બડા ની તુલનામાં અનંત વસ્તુ બનાવી રહ્યા નથી બરાબર તેથી વાયર ની આ ત્રિજ્યા a છે જે લેમ્બડા કરતા ઘણી જ ઓછી છે જે ધારણા છે બરાબર આ ધારણા હેઠળ આપણે ફરીથી એક પ્રકારનો દાવો કરી શકીએ છીએ કે કરંટ એ z દિશામાં વહન કરે છે કરંટ ઊભી રીતે ઉપર જવાનો હતો કારણ કે ત્રિજ્યા ખૂબ નાની છે તેથી આપણી પાસે વસ્તુઓ હશે નહીં જેવી કે સ્પાઇરેલિંગ અને ઉપર તરફ જતા કરંટ જેવી તે બની શકે છે કારણ કે ત્રિજ્યા જે છે તેના કરતા મોટી થાય છે પરંતુ જો આ પરિમાણ ખૂબ નાનું હોય તો મોટાભાગે કરંટ ઉપર જાય છે તેથી z ડાઇરેકટેડ કરંટ છે આ પણ એક ધારણા છે તેથી આ બે ધારણાઓ છે જે આપણે બનાવીશું અને તેના આધારે આપણે જોઈશું કે આપણે આ રીતે હલ કરી શકીએ બરાબર હવે જ્યારે આપણે આ ચુંબકીય વેક્ટર પોટેન્શિયલ A અને સ્કેલર વેક્ટર સ્કેલર પોટેન્શિયલ ના સંદર્ભમાં ઇન્ટેગ્રલ સમીકરણો મેળવ્યા હતા પસંદગી તરીકે જે આપણે A ના ડાયવર્જન્સ માટે કરી હતી અને તેને આપણે શું કહીએ છીએ લોરેન્ટ્ઝ ગેજ શરતો બરાબર તેથી આ આપણી હતી આપણી ધારણાઓ કયા ઘટકો હેઠળ આ કેવી રીતે સરળ બનશે યાદ રાખો A એ શું સ્વરૂપ છે A એ સ્વરૂપ કન્વ્યુલેશન છે બરાબર તો કયું સ્વરૂપ શું હશે હું આને થોડું વધુ કેવી રીતે સરળ બનાવી શકું વિદ્યાર્થી મોટેથી વિદ્યાર્થીઃ ડાયવર્જન્સ થશે ડાયવર્જન્સ થશે વિદ્યાર્થી થશે A માત્ર z દિશામાં જ છે તેથી માત્ર z ઘટકો જ છે બરાબર કારણ કે A અહીં J થી આવે છે અને જો J પાસે માત્ર z ઘટક હોય તો A પાસે માત્ર z ઘટકનો હશે બરાબર આપણી પાસે આગળની વસ્તુ પોટેન્શિયલ ના સંદર્ભમાં ઇલેક્ટ્રિક ક્ષેત્ર માટેનો સંબંધ હતો જે અહીં આ સંબંધ હતો તેથી આપણે ચુંબકીય ક્ષેત્ર પર જવાના નથી આપણે ઇલેક્ટ્રિક ક્ષેત્રના બીજા માર્ગ પર જઈ રહ્યા છીએ હું પણ H થી અને પછી H થી E માં જઈ શક્યો હોત કોઈ અનુમાન લગાવો કે શા માટે તેઓ સીધા A અને થી E તરફ જઈ રહ્યા છે અને હું શા માટે E માં જઈ રહ્યો છું વિદ્યાર્થી ફરીથી કહો ચુંબકીય વેક્ટર પોટેન્શિયલ છે વિદ્યાર્થી ના આ A એ ચુંબકીય વેક્ટર પોટેન્શિયલ છે વિદ્યાર્થી આપણે A શોધવાનું છે વિદ્યાર્થી આપણી પાસે h અને u વચ્ચેનો સંબંધ છે વિદ્યાર્થી આપણે ઉપયોગ કરી શકીએ છીએ નહી કે ઓહ્મ નો કાયદો અવરોધમાં માન્ય પ્રકારનો ઓહ્મ કાયદો નથી અહીં થોડું વધુ જટિલ છે J એ E ના સપ્રમાણમાં નથી મારો પ્રશ્ન એ છે કે સામાન્ય રીતે જ્યારે મને A મળ્યો ત્યારે ફીલ્ડ્સ મેળવવા માટે આપણે શું કર્યું હું કેવી રીતે લખીશ બરાબર વિદ્યાર્થી આપણે શોધી શકીએ છીએ અને હું શોધી શકું છું ના મારો પ્રશ્ન આ છે મારી પાસે A થી છે હું ક્ષેત્રોમાં જવા માંગુ છું બરાબર તેથી હું એક વાર A મેળવીને H પર જઈ શકું છું અને H માંથી H નું કર્લ લઈને E પર જઈ શકું છું પરંતુ તેના બદલે હું સીધા A અને ની દ્રષ્ટિએ E લખું છું અહીં મારે વધુ કામ કરવાનું છે બરાબર મારે શોધવું પણ પડશે અગાઉ જો હું ફક્ત A નો ઉપયોગ કરતો હોત તો હું તરત જ H મેળવી શકતો હતો તેથી જ્યારે હું મારા મેક્સવેલ ના સમીકરણો લખીશ ત્યારે આગળ જોવાનો આ એક ભાગ છે સમસ્યાને ઉકેલવામાં મને મદદરૂપ થાય તે બાબતને હું કેવી રીતે લાગુ કરીશ બાઉન્ડ્રી કંડીશન બાઉન્ડ્રી કંડીશન શું છે જે મને મદદ કરશે તેથી જો તમે મેટાલિક વાયર માટે વાજબી ધારણા કરો છો જે સંપૂર્ણ વાહક છે સંપૂર્ણ વાહક પર હું કઈ પ્રકારની બાઉન્ડ્રી કંડીશન લાદી શકું છું શું હું H અથવા E પર લાદી શકું વિદ્યાર્થી E E કારણ કે વાહકની અંદર ઇલેક્ટ્રિક ક્ષેત્ર 0 છે તેથી તે મારો ધ્યેય છે તે એક પ્રકારની મિલકત છે જે હું કંડક્ટર ની અંદર 0 તરીકે ફીલ્ડનો ઉપયોગ કરવા માંગુ છું તેથી તેના માટે મને ઇલેક્ટ્રિક ફિલ્ડની જરૂર છે તેથી જ હું A થી જઈ રહ્યો છું તેથી જ મેં અહીં લખ્યું છે અને એકસાથે ઉમેરવાથી મને E મળશે તેથી હું ઇલેક્ટ્રિક ફિલ્ડ કેમ લખી રહ્યો છું તે આગળનું આયોજન જોઈ રહ્યું છે વિદ્યાર્થી ઘટકો ચુંબકીય છે વિદ્યાર્થી સ્પર્શક ના તમે કંડક્ટર ઇલેક્ટ્રિક કંડક્ટર માં H પર સ્પર્શક સ્થિતિ કેવી રીતે લાગુ કરશો વિદ્યાર્થી સામાન્ય થવા માટે હા તેથી આપણે ફીલ્ડ સાથે ડીલ કરવું વધુ સરળ છે જે પોતે 0 પર જઈ રહ્યું છે જે સૌથી સરળ બાઉન્ડ્રી કંડીશન છે તો હવે આ E કેવી રીતે સંશોધિત થાય છે તો ચાલો આ બધી શરતોને અહીં બહાર લઈએ તેથી હું મેળવવા જઈ રહ્યો છું હવે શું હવે મારે આ મિલકતનો અહીં જ ઉપયોગ કરવો પડશે હું યાદ રાખીશ કે કરંટ માટે કોઈક રીતે ઉકેલ લાવવાનો મારો ઉદ્દેશ્ય શું છે બરાબર વિદ્યાર્થી G કયા સ્વરૂપનું છે વિદ્યાર્થી વિદ્યાર્થી હા તેથી જ આપણે આ ધારણાનો ઉપયોગ કરીએ છીએ કે તે કાર્ય નથી વિદ્યાર્થી z ડાઇરેકટેડ કરી શકાય છે પરંતુ તે એ નથી અરે વાહ કારણ કે તેઓ બધા આ રીતે જઈ રહ્યા છે અહીં આસપાસ કોઈ ફરતું નથી વિદ્યાર્થી તેથી તેઓ જાણી શકે છે કે ત્યાં છે પરંતુ જો a નાનું નથી તો હજુ પણ ત્યાં અચળ છે જો ત્રિજ્યા નાની ન હોય તો તેઓ આજુબાજુ ફરી શકે છે પછી તે x અને y અને z બાજુનું કાર્ય બની જશે એક હેલિક્સ ની કલ્પના કરો કે જ્યાં હું હેલિક્સ પર છું તે પણ x અને y પર આધાર રાખે છે તમે ફક્ત z જ જાણતા નથી તો પછી આ ધારણા બની જશે મારો મતલબ કે તે અહીં સાચો નહીં હોય તેથી સામાન્ય રીતે 3D કન્વોલ્યુશનમાં મારી પાસે આ સૌથી સામાન્ય અભિવ્યક્તિ છે G એ J સાથે સંકલિત છે હું પ્રાઇમ્ડ કોઓર્ડિનેટ્સ પર ઇન્ટીગ્રેટ કરું છું ઠીક છે તેથી અમને એક અભિવ્યક્તિ મળી છે જ્યાં મારી પાસે ડાબી બાજુએ ઇલેક્ટ્રિક ક્ષેત્ર છે તે જાણીતું છે શું દુર વિદ્યુત ક્ષેત્ર જાણીતું છે અત્યાર સુધી એવું લાગે છે કે તે જાણીતું નથી મારો મતલબ ઇલેક્ટ્રિક ક્ષેત્ર શું છે તેથી મારો મતલબ છે કે આપણે ત્યાં આવ્યા છીએ તેથી હું અહીં પ્રશ્નાર્થ ચિન્હ મુકવા જઈ રહ્યો છું G જાણીતું છે J ખબર નથી બરાબર તો અમારો શું મતલબ છે કે આ સમસ્યામાં ઘણી બધી અજાણી બાબતો છે જો હું જાણતો નથી કે જો હું E ને પણ જાણતો નથી અને J આ જાણતો હોય તો હું તેને ઉકેલી શકું છું પરંતુ શું હું E જાણું છું હા કારણ કે અંદર અને સપાટી પર ગમે ત્યાં વિદ્યુત ક્ષેત્ર શું છે બરાબર E એ 0 બરાબર છે હવે આ વિદ્યુત ક્ષેત્ર જે મેં અહીં લખ્યું છે તે આ સમીકરણ 1 માં કુલ વિદ્યુત ક્ષેત્ર છે શું તે છે આ તે ક્ષેત્ર છે જે આમ થઈ રહ્યું છે કલ્પના કરો કે ત્યાં એક પ્લેન તરંગ છે જે એન્ટેના પર પડી રહ્યું છે તે પ્લેન તરંગ એન્ટેના પર કરંટ પ્રેરિત કરે છે કે કરંટ આ જ છે તેથી કુલ કેટલા ક્ષેત્રો છે ત્યાં એક ક્ષેત્ર છે જે આ કરંટ દ્વારા પ્રેરિત કરંટ દ્વારા ઉત્પન્ન થાય છે અને પછી ત્યાં એક ક્ષેત્ર છે જે પ્રાપ્ત એન્ટેના ના કિસ્સામાં સ્ત્રોતને કારણે પહેલેથી હાજર હતું તે એક તરંગ છે જે સ્ત્રોત પર પડવું ટ્રાન્સમિટિંગ એન્ટેના ના કિસ્સામાં ત્યાં એક ક્ષેત્ર હશે જે જનરેટર દ્વારા ઉત્પન્ન થાય છે તે સ્થાનીકૃત હોઈ શકે છે ઉદાહરણ તરીકે હું અમુક બિંદુઓ પર વોલ્ટેજ સ્ત્રોતને જોડું છું તેથી અહીં ઇલેક્ટ્રિક ક્ષેત્ર પરંતુ બીજે ક્યાંક નહીં તેથી સામાન્ય રીતે આ E ઈન્સિડ્ન્ટ પ્લસ E સ્કેટરીંગ થઈ રહ્યું છે તેથી આ વાસ્તવમાં અહીં આ સ્કેટર્ડ ક્ષેત્ર છે સ્કેટર્ડ એટ્લે પ્રેરિત કરંટ ને દ્વારા સ્કેટર્ડ વિદ્યાર્થી હા પરંતુ તે અમુક અર્થમાં E ઈન્સિડ્ન્ટ ને રદ કરતું નથી મારો મતલબ છે કે તમે E ઈન્સિડ્ન્ટ વિશે ભૂલી શકતા નથી તેથી તેથી જ કુલ ક્ષેત્ર આ બંને અને આ બંને એકસાથે 0 તરીકે બનેલું છે તેથી આ સમીકરણ 1 છે પછી તેને સિમ્પ્લિફાઈડ કરો અને એ માઈનસ E ઈન્સિડ્ન્ટ બરાબર હશે હું ટોચ પર E ઈન્સિડ્ન્ટ લખીશ અને a z અહીં મૂકો કારણ કે હું માત્ર સામાન્ય z વિશે વાત કરી રહ્યો છું વિદ્યાર્થી વિદ્યાર્થી અને જો હું વિદ્યાર્થી તે એક પ્રકારનું છે વિદ્યાર્થી તેને કૉલ કરવાનું શરૂ કરો કારણ કે તેઓ છે આપણે બળમાંથી બહાર નીકળી રહ્યા નથી કારણ કે હું નથી કરતો હા ઠીક છે તેથી આપણે પછીથી સોર્સ મોડેલિંગ પર આવીશું પરંતુ ચાલો હું તમને એક ઉદાહરણ આપું ધારો કે આ મારું એન્ટેના છે ઠીક છે મેં તેની સામે કેટલાક વોલ્ટેજ સ્ત્રોતને જોડ્યા છે તેથી આ વોલ્ટેજ સ્ત્રોત અહીંથી અંદર કેટલાક ઇલેક્ટ્રિક ક્ષેત્ર ઉત્પન્ન કરશે તેથી તે ઈન્સિડ્ન્ટ ક્ષેત્ર ફક્ત ત્યાં જ માન્ય છે વોલ્ટેજ સ્ત્રોતની બહાર તમને કોઈ વિદ્યુત ક્ષેત્ર મળશે નહીં પરંતુ આનાથી હવે અહીં એક કરંટ ઉત્પન્ન થયો છે તેથી તમારી પાસે તે બંને અહીં છે આ કરંટ એ એક સ્કેટર્ડ ક્ષેત્રનું નિર્માણ કરશે વિદ્યાર્થી ઈન્સિડ્ન્ટ ક્ષેત્ર ત્યાં જઈ રહ્યું છે તેથી જો હું અહીં કેટલાક મુદ્દાને ધ્યાનમાં લઈશ તો વોલ્ટેજ સ્ત્રોતના અને આ ક્ષેત્રના કારણે ઈન્સિડ્ન્ટ ક્ષેત્ર હશે જ્યાં J ઉત્પન્ન થવાનું શરૂ થયું છે બંને ત્યાં હશે એવું નથી કે મેં આને કનેક્ટ કર્યું છે કારણ કે હું આને અવગણી શકું છું પ્રેરિત કરંટ ને કારણે ઉત્પન્ન થયેલ ક્ષેત્રને પ્રેરિત કરે છે યાદ રાખો બરાબર પ્રેરિત કરંટ એક ક્ષેત્ર ઉત્પન્ન કરે છે અને તેઓ તેને સ્કેટર્ડ ફીલ્ડ તરીકે ઓળખે છે પ્રેરિત ક્ષેત્ર પ્રેરિત કરંટ સ્કેટર્ડ ફીલ્ડ તરીકે નહીં આ બે શબ્દો છે જે તમારે બરાબર રાખવા જોઈએ તેથી હવે હું જાણું છું કે આ પ્રશ્ન ચિહ્ન ટિક માર્ક બની જાય છે હું આ ડાબી બાજુ જાણું છું હું પ્રેરિત કરંટ અને સ્કેટર્ડ ક્ષેત્રને જાણું છું તેથી અને હું આમાં J સિવાય બધું જાણું છું હવે J અવિભાજ્ય ચિહ્નની અંદર દેખાય છે તેથી પ્રથમ પ્રકારના આ ફ્રેડહોમ ઈંટેગ્રલ સમીકરણ કેવા પ્રકારનું ઈંટેગ્રલ સમીકરણ છે બરાબર હવે જો તમે જાઓ અને આને જેમ છે તેમ હલ કરો તો તે થોડું સમસ્યારૂપ બનશે કારણ કે આ અહીં એક 3D કન્વોલ્યુશન છે તો ચાલો જોઈએ કે આપણે આને કેવી રીતે સુધારી શકીએ